ભાગીદાર સંબંધોનું સંચાલન આજે મેનેજિંગ સર્વિસિસના પરિપ્રેક્ષ્યમાં અમે ભાગીદાર સંબંધોના સંચાલન વિશેના આ વિષય પર ચર્ચા કરીશું અમે ગ્રાહક સંબંધ અને તમામ સેવા વ્યવસાયોમાં સંબંધ નિર્માણના ઉચ્ચ મહત્વ અંગેના ઊંડાણપૂર્વકના પાસાઓની ચર્ચા કરી હતી પરંતુ આજે ભાગીદાર સંબંધોના સંચાલનની સાથે સાથે જે સેવા વ્યવસાયમાં ગ્રાહક સંબંધ વ્યવસ્થાપન જેટલું જ મહત્વપૂર્ણ છે કારણ કે તમે આજની ચર્ચામાંથી જોશો કે ઘણા કિસ્સાઓમાં ભાગીદારી અને ગ્રાહક શિપ ઓવરલેપ થાય છે અને દરેકમાં નિષ્ક્રિય થાય છે તેથી સમકાલીન મુદ્દાઓના પરિપ્રેક્ષ્યમાં આજે આપણે જેની ચર્ચા કરવા માંગીએ છીએ તે વિશ્વભરની સેવાઓની ઉભરતી ઇકોસિસ્ટમ છે તેથી આજે પ્રથમ આપણે આ પરંપરાગત સપ્લાય ચેઇનને જોઈ શકીએ છીએ જ્યાં અમારી પાસે સેવા પ્રદાતા અને ગ્રાહક છે તેથી અત્યાર સુધી આપણે ચર્ચા કરી રહ્યા છીએ જ્યારે આપણે અગાઉ રિલેશનશિપ મેનેજમેન્ટ વિશે ચર્ચા કરી હતી ત્યારે અમે આ P થી C સંબંધ વ્યવસ્થાપન વિશે ચર્ચા કરી હતી અને મેં હમણાં જ દ્વિપક્ષીય તીર ઉમેર્યું છે કારણ કે તે એક અરસપરસ સંબંધ છે પરંતુ માહિતી અને સંદેશાવ્યવહાર ટેક્નોલોજીના કારણે આજે જે થઈ રહ્યું છે આ સંબંધ જે પહેલા પાછલા ભાગમાં હતો તે હવે સંબંધોની એકંદર ખૂબ જ સ્પષ્ટ શ્રેણીનો એક ભાગ છે તેથી એક રીતે તમે આ પ્રકારના રેખીય જોડાણોને બદલે આ પ્રકારના નેટવર્ક પર વધુને વધુ જોઈ રહ્યા છો મેં નેટવર્કના મહત્વ વિશે અગાઉ ચર્ચા કરી હતી અને સેવા વ્યવસાયોના કિસ્સામાં નેટવર્ક્સ કેવી રીતે તમામ વ્યવસાયોને બદલી રહ્યા છે અને તેથી વધુ જો તમે આને જોશો તો આ એક પ્રણાલીગત રેખાકૃતિ છે અને તે ઉદાહરણો છે અથવા ઉદાહરણો સાથે અહીં ટૂંક સમયમાં આપણે જોઈશું તેથી મૂળભૂત રીતે હવે શું થઈ રહ્યું છે તે એ છે કે તમે આમાં પણ જોશો કે અમે P ને કેન્દ્રમાં સેવા પ્રદાતા મૂક્યા છે જેનો અર્થ છે કે જાણે આ ખરેખર સેવા સપ્લાયર્સની આ શ્રેણી વચ્ચે મધ્યસ્થી નોડ છે જેઓ પોતે ફરીથી આગામી નોડ છે સ્તરના સેવા સપ્લાયર્સ જાણે કે આ કેન્દ્રીય નોડ છે જે ગ્રાહકો અન્ય તમામ પ્રકારના ગ્રાહકો સાથે જોડાય છે મારો મતલબ છે કે ઉદાહરણ તરીકે તમે આ હોટલને હોલિડે ડેસ્ટિનેશન પર હોટેલ હોલિડે ડેસ્ટિનેશન પરની મોટી હોટેલ વિચારી શકો છો તેથી આ હોટેલ હોલિડે ડેસ્ટિનેશન પરની તે મોટી હોટેલ હશે આ કોર સર્વિસ પ્રોવાઈડર અથવા એક રીતે હબ સર્વિસ પ્રોવાઈડર હશે હવે ગ્રાહક આ સેવા પ્રદાતા સાથે લિંક કરશે ગ્રાહકો પોતે જ હશે તમે જાણો છો કે તેઓ પરિવાર સાથે જઈ શકે છે તેઓ જૂથમાં જઈ શકે છે તે કોઈ વ્યવસાય સંમેલન હોઈ શકે છે તે કોઈ ડેસ્ટિનેશનની મુલાકાત લેતી ક્રિકેટ ટીમ હોઈ શકે છે તેથી ગ્રાહક 1 અથવા ગ્રાહક 2 અથવા ગ્રાહક 3 પોતે પણ હોઈ શકે છે તે ખરેખર નેટવર્કનું પ્રતિનિધિત્વ કરે છે અને પછી અમારી પાસે હોટેલ હોલિડે ડેસ્ટિનેશન પર છે હવે ત્યાં સપ્લાયર્સ હશે ત્યાં એવા સપ્લાયર હશે જે હોટેલ સેવા સાથે સંબંધિત છે જેમ કે ખોરાક અને શાકભાજીના સપ્લાયર હોઈ શકે છે એવા સપ્લાયર્સ હશે જેઓ સહાયક સેવાઓ પૂરી પાડવા અથવા તેનાથી સંબંધિત છે સેવાઓ જેવી કે સ્થાનિક પ્રવાસન અથવા પરિવહન વગેરે તેથી પરિણામે આપણે જે જોઈએ છીએ તે આના જેવું છે તે હોટેલ્સ એરલાઇન્સ રેસ્ટોરન્ટ્સ છે અને ખરેખર આપણે તે હબથી દૂર જઈ રહ્યા છીએ જ્યાં આપણે આ ડેસ્ટિનેશન હોટલને હબના પ્રકાર તરીકે જોઈ રહ્યા હતા પરંતુ આગળની આકૃતિમાં આપણે ગ્રાહકોને જોઈએ છીએ અને અમે હમણાં જ સમજી શક્યા છીએ કે આ પોતે જ એક નેટવર્ક છે અને પછી ત્યાં હોટલ એરલાઇન્સ રેસ્ટોરન્ટ મનોરંજન પ્રવૃત્તિઓ છે જે ચોક્કસ ડેસ્ટિનેશન પરિવહન કંપનીઓ હોય શકે છે જેમ કે ગોવા અને પછી તમામ પ્રકારની સેવા ગ્રાહકોની આ ઇકો સિસ્ટમને કનેક્ટ કરીને આ ચોક્કસ ડેસ્ટિનેશનમાં તમામ પ્રકારની સેવા ગ્રાહકો સાથે જોડાય છે અને તે પછી ટ્રાવેલ એજન્ટ્સ દ્વારા કામ કરતા ટૂર ઓપરેટર્સ જેવા કનેક્ટર્સ છે તેથી તે એક પ્રકારનું જોડાણ છે ત્યાં મોટા ટૂર ઓપરેટરો છે અને વિવિધ સ્થળોએ તેમની શાખા કચેરીઓની સંખ્યા છે તેનો અર્થ એ કે પાર્ટનરનો ઉપયોગ કરવાને બદલે તેઓ તેમની પોતાની ઓફિસ દ્વારા કરી શકે છે આ નેટવર્ક આ નેટવર્ક સાથે કનેક્ટ થવાની બીજી રીત છે આ નેટવર્ક આ નેટવર્ક સાથે અથવા આ દિવસોમાં ઇન્ટરનેટ અને ટેલિફોન દ્વારા કનેક્ટ થાય છે આ નેટવર્કથી આ નેટવર્ક સાથે સીધું કનેક્શન હોઈ શકે છે તેનો અર્થ એ કે આ પ્રકારની એક ચેનલને બદલે ત્યાં હોઈ શકે છે તો આ એક નેટવર્ક છે હું જાણી જોઈને અહીં કેટલાક બિન રેખીય ભાગો મૂકી રહ્યો છું અને આ બીજું નેટવર્ક છે તેથી અહીં કોઈ સ્પષ્ટ ગેરહાજરી નથી અને ત્યાં આ નેટવર્ક સાથે આ નેટવર્ક કનેક્શન્સની સંખ્યા હોઈ શકે છે કેટલાક જોડાણો એક નોડમાંથી પસાર થઈ શકે છે કેટલાક જોડાણો હોઈ શકે છે તેથી ગ્રાહક માટે હવે તે એકદમ સરળ બની ગયું છે અગાઉ લોજિસ્ટિક્સનો ઉપયોગ ખૂબ જ જટિલ હતો તેથી લોકો ટ્રાવેલ એજન્ટ પાસે જવાનું પસંદ કરતા હતા ટ્રાવેલ એજન્ટ સ્થાનિક ટૂર ઓપરેટરો અને સ્થાનિક ટૂર ઓપરેટરોનો સંપર્ક કરી શકે છે હવે ઈન્ટરનેટ પોતે ખૂબ જ કાર્યક્ષમ અને ખૂબ જ શક્તિશાળી એગ્રીગેટર છે તેથી ઘણા બધા ગ્રાહકો ઘણા બધા સપ્લાયરો સાથે જોડાઈ શકે છે અને ત્યાં એકીકૃત સેવાઓની સંખ્યા હોઈ શકે છે જેનો ઉપયોગ કરવામાં આવશે તેથી રેખીય ભાગીદાર સંબંધોના ઉદભવનો અમારો અર્થ એ છે રેખીય ભાગીદાર સંબંધોથી સેવા ઇકોસિસ્ટમના ઉદભવ સુધી તેથી આ તે છે જેનો આપણે સેવા ઇકોસિસ્ટમ દ્વારા અર્થ કરીએ છીએ અન્ય પ્રકારની સેવા ઇકોસિસ્ટમ્સ પણ હવે ઉભરી રહી છે તેઓ હંમેશા અસ્તિત્વમાં હતા પરંતુ પૃષ્ઠભૂમિમાં પરંતુ હવે તેઓ એકદમ સ્પષ્ટ પણ બની શકે છે અને તેથી પૃષ્ઠભૂમિ અગ્રભાગના વિભાગો હવે ઘણીવાર નિરાશ થઈ રહ્યા છે ઉદાહરણ તરીકે નવું મકાન ખરીદવાના સંદર્ભમાં સેવાઓ લો ત્યાં વેચનાર છે અને ગ્રાહક છે હવે અગાઉ આમાંની ઘણી સેવાઓ ગ્રાહક માટે અદૃશ્ય હતી કારણ કે એક એસ્ટેટ એજન્ટ વચ્ચે હોઈ શકે છે જે મૂળભૂત રીતે વેચનાર અને ખરીદનારને જોડે છે અને એસ્ટેટ એજન્ટને વ્યાપક સેવા આપવા માટે અન્ય સંબંધો હતા આજે ગ્રાહક અને વેચનાર બંને જાણે છે કે ઇકોસિસ્ટમમાં અન્ય ખેલાડીઓ પણ છે ત્યાં લોન પ્રદાતાઓ છે ટેલિકોમ સેવા પ્રદાતાઓ અથવા લોકો છે જેઓ પેકિંગ અને ફોરવર્ડિંગ અથવા દૂર કરવામાં મદદ કરશે પાણી વીજળી પોસ્ટ ઓફિસ આ બધું ગ્રાહક માટે સંબંધિત છે જે ગ્રાહકને નવા મકાનમાં જવા માટે સક્ષમ બનાવે છે અને તમે જાણશો કે માલિકીનું ટ્રાન્સફર જમીન રજિસ્ટ્રી અથવા વકીલ બંને બાજુ વકીલ અને સર્વેયર વગેરેનો સમાવેશ કરે છે અને આમાંના ઘણા સંબંધો જેમ કે તમે હવે જોઈ શકો છો તેઓ ક્રિસક્રોસ થઈ રહ્યા છે તેથી તેઓ જઈ રહ્યા છે ગ્રાહક પહેલાની જેમ જ એસ્ટેટ એજન્ટ સાથે સીધો જોડાઈ શકે છે પરંતુ ગ્રાહક સીધો વેચનાર સાથે વાત કરી શકે છે ગ્રાહક કરી શકે છે કારણ કે ઘણા આ વેબ આધારિત એસ્ટેટ એજન્ટો ગ્રાહક અને વેચનારને એકબીજા સાથે વાત કરવાની મંજૂરી આપે છે ગ્રાહક લોન પ્રદાતા સાથે વાત કરશે પરંતુ વિક્રેતા જો તે હાઉસિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન છે તો તેઓ લોન પ્રદાતા સાથે સીધી વાત પણ કરી શકે છે તે જોવા માટે કે ગ્રાહકને સરળતાથી લોન મળે છે ચોક્કસ પ્રોજેક્ટ હાઉસિંગ પ્રોજેક્ટ લોન પ્રદાતા દ્વારા પ્રમાણિત કરવામાં આવે છે આમાંના ઘણા મુદ્દાઓ જેમ કે ખરીદદારો વકીલ વિક્રેતા પોતે કાનૂની એજન્સી સાથે વ્યવહાર કરવા માટે સંખ્યાબંધ ગ્રાહકોને સંયુક્ત સેવા પ્રદાન કરી શકે છે અને જમીન રજિસ્ટ્રીમાં સ્ટોકનો સમાવેશ થાય છે તેથી આ હાઉસિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા પૂરી પાડવામાં આવતી વધારાની સેવા બની જાય છે જે એસ્ટેટ એજન્ટો સાથે એકલા વેચનાર તરીકે કામ કરે છે તેઓ આ સંખ્યાબંધ વિવિધ સેવાઓ પૂરી પાડે છે જે અગાઉ અન્ય અલગ સેવાઓ પૂરી પાડતી હતી હવે આ વિક્રેતા વિકાસ એજન્સી દ્વારા પૂરી પાડવામાં આવતી સંયુક્ત સેવા બની ગઈ છે અને ઘણા વિવિધ પ્રકારના સંચાર તકનીકો અને સુવિધાઓના ઉદભવને કારણે તે તદ્દન કાર્યક્ષમ અને અસરકારક રીતે અને વાજબી કિંમતે કરવું આજે શક્ય છે આનાથી આપણે ઇકોસિસ્ટમ તરીકે કામ કરતા જોડાણો તરીકે કામ કરતા વિવિધ પ્રકારના નેટવર્કનો ઉદભવ જોઈએ છીએ અને દેખીતી રીતે ભાગીદાર A ભાગીદાર B વચ્ચે ઇકોસિસ્ટમનો એક ભાગ બનવા માટે ત્યાં વ્યૂહાત્મક યોગ્યતા હોવી જોઈએ ત્યાં સાંસ્કૃતિક ફિટ હોવી જોઈએ આ પોતે એક ખૂબ જ રસપ્રદ ક્ષેત્ર છે કે કેવી રીતે સેવા ઇકોસિસ્ટમ્સ અથવા હું કહીશ કે ડિજિટલ સેવા ઇકોસિસ્ટમ્સ ઉભરી આવે છે જ્યારે ડિજિટલ ઇકોસિસ્ટમ સફળ થાય છે ત્યારે તેના ગુણધર્મો શું છે નિષ્ફળતાની શક્યતાઓ શું છે તેની સામે સાવચેતી રાખવી પડશે અને આ બધા રસપ્રદ વિષયો છે જેના પર તમે ખરેખર કેટલીક વેબ સર્ચ કરી શકો છો અને તમે કેટલાક રસપ્રદ લેખો વાંચી શકશો તેમાંના કેટલાક મારા દ્વારા પણ લખવામાં આવ્યા છે તેથી તમે ખરેખર આ ડિજિટલ બિઝનેસ ઇકોસિસ્ટમ અથવા ડિજિટલ સર્વિસ ઇકોસિસ્ટમ શોધી શકો છો અને લક્ષ્યોનું મહત્વ મૂલ્યોનું મહત્વ માન્યતાઓ નિયંત્રણો અને પ્રક્રિયાઓ જોઈ શકો છો તેથી ત્યાં સખત સમસ્યાઓ છે અને નરમ સમસ્યાઓ છે બંને સેવા નેટવર્ક બનાવવા સંચાલિત કરવા અને પ્રચાર કરવા માટે મહત્વપૂર્ણ છે આ વૈશ્વિક આઉટસોર્સિંગ અને ભાગીદારોના નેટવર્કિંગ સેવા ઇકોસિસ્ટમના ઉદભવના વધુ સંયુક્ત શૈક્ષણિક ચિત્રનો સમૂહ છે તેથી મને લાગે છે કે આપણે આ સમગ્ર ડાયાગ્રામને સર્વિસ ઇકોસિસ્ટમ કહી શકીએ અને અમે એક નવો શબ્દ ગ્લોબલ સર્વિસ ઇકોસિસ્ટમ ઉમેરી રહ્યા છીએ હું હવે પછીના લેક્ચરમાં આ વિશે વધુ ઊંડાણપૂર્વક ચર્ચા કરીશ આજે હું કેટલીક રસપ્રદ લાક્ષણિકતાઓ અને ઉદાહરણોનો નિષ્કર્ષ કાઢું તે પહેલાં માત્ર નિર્દેશ કરવા માંગુ છું વૈશ્વિક નેટવર્ક વ્યૂહરચનામાં તમે જોશો કે લોકો વિવિધ પ્રકારના હેતુઓ સાથે આ ઇકોસિસ્ટમમાં જોડાય છે ત્યાં બજારની શોધના હેતુઓ હોઈ શકે છે સંસાધન મેળવવાના હેતુઓ હોઈ શકે છે ત્યાં વ્યૂહાત્મક સંપત્તિ અથવા પૂરક અસ્કયામતો હોઈ શકે છે જેનો અર્થ છે કે ત્યાં એક હોટેલ હોઈ શકે છે અને હોટેલ કેટલાક સ્થાનિક ટુર ઓપરેટરો અથવા સ્થાનિક બોટ ઓપરેટરો અથવા સ્થાનિક પર્યટન ઓપરેટરો સાથે જોડાણ કરી શકે છે કારણ કે તે વાસ્તવમાં બજારની શોધ અને સંસાધનની શોધ અથવા વ્યૂહાત્મક સંપત્તિની પરસ્પર વહેંચણી પર આધારિત જોડાણ છે કેટલીકવાર એક પ્રકારના સપ્લાયરની મુખ્ય યોગ્યતાને કારણે કાર્યક્ષમતા મેળવવા પણ હોઈ શકે છે તેનો અર્થ એ છે કે સેવાના એક ચોક્કસ વિભાગના સંદર્ભમાં આખી સેવા ઓફર સૌથી કાર્યક્ષમ ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવશે આની અંદર પૃષ્ઠભૂમિ પર કેટલાક મુદ્દાઓ હશે જેમ કે તકનીકી મુદ્દાઓના સાંસ્કૃતિક પ્રભાવોના સ્થાનાંતરણ સંસ્થાકીય માળખાકીય મુદ્દાઓ અને ભાગીદાર પેટા કોન્ટ્રાક્ટરોની સ્થાન પસંદગી વગેરે ચાલો આપણે આના વધુ ઊંડાણમાં જઈએ તો આપણે જે કહીએ છીએ તે એ છે કે ત્યાં સેવા પ્રદાતાઓ છે અને ઘણા સેવા પ્રદાતાઓ છે તે બધા ગ્રાહકોની ઇકોસિસ્ટમ સાથે ચોક્કસ પ્રકારની ઇકોસિસ્ટમ બનાવે છે તેથી ત્યાં ગ્રાહકો છે તેમના પરિવારો છે તેમના મિત્રો છે તેઓનું તે વ્યવસાય જૂથ હોઈ શકે છે તેથી ત્યાં ગ્રાહકો અને પેટાકંપની ગ્રાહક સેવા પ્રદાતાઓ અને સહાયક સેવા પ્રદાતાઓ છે સર્વિસ પેટાકંપનીના કિસ્સામાં અર્થ થાય છે કે અમારી પાસે પ્રથમ ડાયાગ્રામ છે જે અમે જોયું કે તે એક પ્રકારનો હબ સ્પોક રિલેશનશિપ છે પરંતુ જેમ આપણે એ પણ ચર્ચા કરી છે કે એક બાજુ સેવા પ્રદાતાઓનો સમૂહ હોઈ શકે છે જે બીજી બાજુના ગ્રાહકોના નક્ષત્ર સાથે વાર્તાલાપ કરી શકે છે પરંતુ આ તમામ સંબંધો સેવા ડિઝાઇન અને રમતના અમુક નિયમો સેટ કરવા માટે ખૂબ જ અસ્પષ્ટ લાગે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે અન્યથા તકનીકી નેટવર્ક યોગ્ય રીતે કાર્ય કરશે નહીં તેથી સેવા ડિઝાઇન એક મહત્વપૂર્ણ મુદ્દો છે ત્યાં સામગ્રી ટ્રાન્સફર છે તે માહિતી ટ્રાન્સફર છે અને અમે જોશું કે એવા ડિજીટલ વ્યવસાય ઇકોસિસ્ટમ કે જ્યાં ડિજીટલ સેવા ઇકોસિસ્ટમ નો ઉપયોગ થાય છે તે ખૂબ જ સફળ છે કારણ કે ત્યાં માહિતી ટ્રાન્સફર થાય છે ઉદાહરણ તરીકે ચોક્કસ ટાપુ પર જતી ચોક્કસ બોટ પર બેઠક ની વ્યવસ્થા એ તેમાં ઉપલબ્ધ સીટ ની માહિતી પરથી મેળવી કરી શકાય છે પરંતુ મોટાભાગે વ્યવહારો માહિતી પરિવર્તન પર આધારિત હોય છે આ તમને વિવિધ સંખ્યા આપે છે આ બે સ્તર છે અથવા દ્વિદિશ સેવા પુરવઠા સંબંધ નેટવર્ક છે જેમ કે ઉદાહરણ તરીકે સેવા શ્રેણી મન ગ્રાહક પુરવઠા દર્દી તેથી દર્દી પરેશાન થાય છે ત્યાં અમુક પ્રકારનો માનસિક દુખાવો છે તેથી ત્યાં એક સેવા પ્રદાતા માનસિક ચિકિત્સક છે અને પરિણામે જે ત્યાં પ્રિસ્ક્રિપ્શન અને દવાઓ હોઈ શકે છે જે ફાર્મસી તરફ દોરી જાય છે અહીં એક ફાર્મસી દર્દીની સેવા કરી રહી છે અને ચિકિત્સક પણ દર્દીની સેવા કરી રહ્યા છે અને અહીં નેટવર્કની રચના છે અને તેથી આ દર્દી છે આ ફાર્મસી છે અને આ ચિકિત્સક છે અને તે એક ઇન્ટરેક્ટિવિટી છે ત્યાં એક ચિકિત્સક દર્દી અને પેથોલોજી લેબ સમાન પ્રકારનું નેટવર્ક નાના નેટવર્કની રચના હોઈ શકે છે અથવા ત્યાં ડ્રાઇવર અથવા માલિક હોઈ શકે છે અને ત્યાં એક ગેરેજ છે અને ત્યાં વધુ વિગતવાર એન્જિન પુનઃનિર્માણ છે જ્યાં એક મશીન શોપ છે જે આ ગેરેજમાં સેવા આપે છે જે ઇન્ટર્ન્સ ડ્રાઇવરો તરીકે સેવા આપે છે તેથી આ નેટવર્ક રચના લિંકેજ રચનાનો એક અન્ય પ્રકાર છે તેથી અહીં ગેરેજ છે અને ત્યાં મશીનની દુકાન છે અને ત્યાં માલિક અથવા ડ્રાઇવર છે તેવી જ રીતે ત્યાં ઘર ખરીદનાર અને મોર્ટગેજ કંપની હોઈ શકે છે અને ત્યાં શીર્ષક શોધ જેવી સેવાઓ હોઈ શકે છે તેથી ફરીથી તમે જુઓ છો કે અહીં વિવિધ દ્વિપક્ષીય જોડાણ રચનાઓ છે તેથી આ પ્રકારનો દેખાવ સમકાલીન પાળીને આપણે પહેલા જેવી પરિસ્થિતિ સાથે સરખાવે છે તેથી અગાઉના સેવા પ્રાપ્તકર્તા નિષ્ક્રિય હતા કારણ કે આ નેટવર્ક રચના અને ઇકોસિસ્ટમ રચનાને કારણે સેવા પ્રાપ્તકર્તા સહ નિર્માતા તરીકે સક્રિય છે આ પાસું અમે આ કોર્સ દરમિયાન ઘણી વખત ચર્ચા કરી છે સેવાનો પ્રવાહ અગાઉ ઘણી વખત માંગની રાહ જોતો હતો હવે ખેલાડીઓની આ તીવ્ર ડિજિટલ પ્રવૃત્તિને કારણે તે માંગ પર સક્રિય થઈને પણ ઉપલબ્ધ છે તેથી પાઈપ લાઈનની ઈન્વેન્ટરી લઈએ હવે જો ઘણી વાર જરૂર ન પડતી હોય કારણ કે માંગ વિશે વાસ્તવિક સમયની માહિતી તમામ સપ્લાયરો માટે ઉપલબ્ધ હશે તેથી નેટવર્કમાં વિલંબિતતા રજૂ કરવામાં આવે છે તેના પરિણામે તે જુદા જુદા તબક્કામાં જઈ રહ્યું નથી હવે બધા એકથી એક કનેક્શન છે તેથી બધા ખેલાડીઓને એકસાથે જાણ કરવામાં આવે છે જો કોઈ પેસેન્જરે એક અઠવાડિયામાં ગોવામાં તેના આગમનને સ્થાનાંતરિત કરવાનું નક્કી કર્યું હોય તેથી દરેક વ્યક્તિ તે ચોક્કસ જાણે છે તેથી ત્યાં કોઈ ચોક્કસ અગાઉના બુકિંગ સ્ટેટસ સાથે રાહ જોવાની જરૂર નથી તેઓ બધા જાણે છે કે હવે બધું જ ગ્રાહક પર સ્થાનાંતરિત થવાનું છે અને કેટલીક સેવાઓ પણ છે જે ઉપલબ્ધ ન પણ હોઈ શકે તેઓ મને વૈકલ્પિક સેવાઓ શોધે છે તેથી માહિતીનો પ્રવાહ અપસ્ટ્રીમ કે ડાઉનસ્ટ્રીમ હોય શકે છે જે પુશ પુલ મિકેનિઝમ પર વધુ આધારિત છે અને હવે એક વાસ્તવિક સમય ટ્રેકિંગ અને ડિસ્પેચિંગ છે શક્ય છે કે ગ્રાહક પોતે જ ઉદાહરણ તરીકે શેડ્યૂલ મુજબ માંગ વ્યવસ્થાપન સક્રિયપણે કરે છે હવે આમાં ચર્ચા કરો ગોવામાં સંખ્યા વિશે અને ગોવાની સિસ્ટમ વિશે આપણે અગાઉની રજૂઆતમાં જોયું કે આખી હોટેલ્સ રેસ્ટોરન્ટ્સ ટૂર ઓપરેટર્સ વિવિધ પ્રકારની પર્યટન સુવિધા આ તમામ એક ઇકોસિસ્ટમ હોવા માટે છે અને ગ્રાહક સંપર્કમાં છે તેથી હવે તમે સમયપત્રક અથવા ફેરફારો વગેરે વિશે સક્રિયપણે વાત કરી શકો છો તેથી પરિણામે તેઓ ક્ષમતા વ્યવસ્થાપન માટે ઘણા જુદા જુદા અભિગમો છે જેની પહેલા ચર્ચા કરવામાં આવશે તેથી ક્ષમતાની મર્યાદાઓ હવે ઘણી વખત છે મેનેજ કરો કારણ કે લોકોની ક્રોસ ટ્રેઇનિંગ દ્વારા શિફ્ટ અને સંબંધોના આઉટસોર્સિંગ ના વિવિધ પ્રકારોને કારણે આ ક્ષમતાનું સંચાલન કરવું અથવા ક્ષમતાની ખોટ અથવા નાશવંતતાને ટાળવા માટે વધુ સરળ બને છે તેથી આ કેટલીક રસપ્રદ બાબતો છે જે ટેક્નોલોજીની ઉપલબ્ધતાને કારણે સર્વિસ બિઝનેસમાં ઉભરી રહી છે હું એક રસપ્રદ આકૃતિ સમાપ્ત કરીશ તે એ છે કે આ ઇકોસિસ્ટમ ઘણીવાર આપણા સમયનો વિકાસ કરે છે તેથી આ તમે ઉદાહરણ તરીકે કહી શકો છો કે દિલ્હી અને ગુડગાંવ અને નોઇડા અને ગાઝિયાબાદ હવે વાસ્તવમાં નેટવર્કના તમામ ભાગ છે જે હાઇ સ્પીડ વિવિધ પ્રકારના ટ્રાન્સપોર્ટ જોડાણો દ્વારા જોડાયેલા છે અને રેલ્વે સિસ્ટમ વધુ રસપ્રદ રીતે આ મેટ્રો જોડાણો છે જે હાઈ સ્પીડ ટ્રાન્સપોર્ટને એકદમ સરળ બનાવી રહી છે અને આ બધામાં શક્ય બનાવે છે તેથી આ ફરીદાબાદ છે આ ગુડગાંવ હશે આ દિલ્હી હોઈ શકે છે અને આ દિલ્હી મેટ્રોને મળી શકે છે કારણ કે તેને હવે આ કહેવામાં આવે છે રાષ્ટ્રીય રાજધાની પ્રદેશના આ તમામ સ્થળોને જોડતા NCR ટૂંકું છે અને જેમ તમે અહીં જુઓ છો તેના કારણે કનેક્ટિવિટી જેવી લાઇફ લાઇનની ઉભરતી પ્રકૃતિ અને આ નેટવર્કનો એક ટ્રંક બની જાય છે જે તમામ બિંદુઓને સ્પર્શે છે તેથી મેટ્રો સ્ટેશન જેવા સર્વિસ નોડ પર તમે વિવિધ પ્રકારની સેવાઓનો ઉદભવ જોશો અને જેમ જેમ મેટ્રો સેવા પરિપક્વ થશે તેમ તમે જોશો કે દરેક મેટ્રો સ્ટેશન પછી વિવિધ પ્રકારની સેવાઓનું ઇકોસિસ્ટમ બની જશે પછી તે સુવિધા સ્ટોર ફાર્માસ્યુટિકલ સ્ટોર હોય રેસ્ટોરન્ટ્સ ઓફિસ બિલ્ડિંગ્સ મોલ્સ ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ બેંકો તે બધા આ નેટવર્ક નોડ્સની આસપાસ સમૂહ તરીકે વધશે અને આ વિશ્વના મોટાભાગના અન્ય શહેરોમાં બન્યું છે અને ચોક્કસપણે આપણા દેશમાં પણ થતું જોવા મળશે તેથી અને તે શક્ય બનાવે છે તેથી સેવાની પ્રકૃતિને બદલવા માટે આ હું બીજી રીતે જઈ રહ્યો છું આ ખરેખર ઇન્ટરનેટની દુકાન અને હાલમાં ભૌતિક દુકાન છે આ વિવિધ પ્રકારની પૃષ્ઠભૂમિ પર જોડાયેલ છે તેથી ગ્રાહક વાસ્તવમાં ઇન્ટરનેટ પર સામગ્રી પસંદ કરી શકે છે અને ગ્રાહકના ભૌતિક સ્ટોરમાંથી ટેક ડિલિવરી ભૌતિક સ્ટોર પર બ્રાઉઝ કરી શકે છે અને અંતે ઇન્ટરનેટ સ્ટોરમાંથી ખરીદી શકે છે કેટલાક કિસ્સાઓમાં આ સ્ટોર અને તે સેવાની પૃષ્ઠભૂમિમાં તેઓ એક જ સંસ્થા XYZ નો ભાગ હોઈ શકે છે અથવા તેઓ ખરેખર સહયોગી સ્પર્ધાત્મક પ્રકારના સંબંધોમાં પણ હોઈ શકે છે અને ગ્રાહકને તમામ પસંદગીઓ મળે છે તેથી નિષ્કર્ષમાં હું જે કહેવા માંગુ છું તે એ છે કે માહિતી સંચાર ટેક્નોલોજીની સતત પ્રગતિના આધારે વિવિધ પ્રકારના નેટવર્કના ઉદભવને કારણે આપણે વધુને વધુ વિવિધ પ્રકારના નેટવર્કનો ઉદભવ જોઈ રહ્યા છીએ આ સેવા ઇકોસિસ્ટમ તરીકે કાર્ય કરે છે ઇકો સિસ્ટમમાં દરેક એન્ટિટી સેવા પૂરી પાડતી બાજુ પર ધ્યાન કેન્દ્રિત કરે છે દરેક એન્ટિટી તેની મુખ્ય ક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે પરિણામે સમગ્ર ઇકો સિસ્ટમ હવે વધુને વધુ કાર્યક્ષમ અને વધુ અસરકારક બની રહી છે અને સેવા દીઠ ઓછી કિંમતે મોટી વિવિધ સેવાઓ પ્રદાન કરે છે અને પરિણામે અમે વિવિધ પ્રકારના સંબંધો અને ગ્રાહકો અને સેવા પ્રદાતાના સ્પર્ધકો અને સહયોગીઓની પરંપરાગત ભૂમિકાઓ વચ્ચેનો ફેલાવો પણ જોઈ રહ્યા છીએ અને ઉભરતા સંબંધોની આ દ્વૈતતા અને ગ્રાહકની આ દ્વૈતતા ક્યારેક ભાગીદારી તરીકે પરંતુ ભાગીદારી કેટલીકવાર ગ્રાહકો સેવાઓના સંચાલન માટે નવા દાખલા બનાવે છે જે કદાચ બીજા કોર્સમાં વધુ એક વધુ એડવાન્સ વિષયો વધુ સારી રીતે ચર્ચા કરી શકશે જો કે હું આગામી લેક્ચરમાં આ ઉભરતી પરિસ્થિતિઓના કેટલાક મુખ્ય મુદ્દાઓ લઈશ